હવે હું આ પોઈન્ટ પર ફરી મુલાકાત લેવા માંગું છું જ્યાં મેં કહ્યું હતું કે આ ડાયોડ આદર્શ હોવું જોઈએ કેમ કે તેણે PV સેલ 2 ને અસરકારક રીતે બાયપાસ કરવાનું હોય છે જ્યારે તે સિંકની જેમ વર્તે છે વ્યવહારમાં આ ડાયોડ કે જે તમે કનેક્ટ કરો છો એ આદર્શ ડાયોડ નથી તેનો કટીંગ વોલ્ટેજ 0 અથવા 0 ની નજીક નહીં હોય આવા કિસ્સામાં શું તે PV સેલ 2 ને બાયપાસ કરશે શું આ સર્કિટ કાર્ય કરશે તો ચાલો હવે આપણે ધ્યાનમાં લઈએ કે આવી સ્થિતિમાં આ અસરકારક રીતે સેલને બાયપાસ કરશે PV સેલ 2 સિસ્ટમની બહાર છે તેને બાયપાસ કર્યું છે જો તમે લાક્ષણિક વોલ્ટેજ લો તો તમે જોશો કે આ સોર્સની અક્રોસનો વોલ્ટેજ 0 6 વોલ્ટથી 0 7 વોલ્ટનાં ક્રમનો છે તેણે લોડની અક્રોસ નો પોટેન્સીયલ VT અને બાયપાસ ડાયોડની અક્રોસ નો પોટેન્સીયલ ને આ રીતે બતાવ્યા પ્રમાણે કાબુમાં કરવાનો હોય છે અને આ 0 6 વોલ્ટથી 0 7 વોલ્ટનાં ક્રમની આસપાસ છે તેથી આ ડ્રોપ 0 6 થી 0 7 વોલ્ટસ પ્લસ V T ડ્રોપ જે PV સેલ 1ની સોર્સિંગ કેપેબીલીટી કરતા વધી જશે તેથી અસરકારક રીતે આ ડાયોડ ખરેખર તેને બાયપાસ કરશે નહીં કેમ કે તે આદર્શ નથી તેથી તે ફક્ત ત્યારે જ કાર્ય કરશે જો તમે બાયપાસ ડાયોડ બનાવો જેનો કટ ઇન વોલ્ટેજ PV સેલના વોલ્ટેજનાં ઓછામાં ઓછો દસમા ભાગનો હોય તે PV સેલની તુલનામાં આ ડાયોડને વધુ ખર્ચાળ બનાવશે તેથી તે કામનું સોલ્યુશન નથી તેથી બીજા માધ્યમ દ્વારા વચ્ચેનું સોલ્યુશન એ છે કે તમે PV સેલના ક્લસ્ટરની આજુબાજુ બાયપાસ મૂકી દો ચાલો આપણે કહીએ કે તમારી પાસે સિરીઝમાં કેટલાક 5 PV સેલ્સ અથવા 10 PV સેલ્સ અથવા 100 PV સેલ્સ છે તેથી ચાલો આપણે કહીએ કે કે તમારી પાસે મોડ્યુલમાં PV સેલ્સ છે તમે મોડ્યુલ માટે બાયપાસ મૂકી શકો છો સેલ્સના ક્લસ્ટર માટે આવા કિસ્સામાં આ કામ કરશે જો કે નોંધ લો કે હજી પણ મોડ્યુલમાં નેગેટીવ પાવરના મુદ્દાઓ રહેશે જ્યાં સુધી એકંદર ટર્મિનલ વોલ્ટેજ પોઝીટીવ છે તેથી હવે જો બે સિંગલ PV સેલ્સને બદલે આપણે ઘણા PV સેલ્સને સિરીઝમાં મૂકીએ છીએ અને આપણે તેને એક મોડ્યુલ તરીકે કહીએ તેવી જ રીતે અહીં સિરીઝમાં ઘણાં PV સેલ્સ છે અને આપણે તેને બીજુ મોડ્યુલ તરીકે કહીએ જેથી તમારી પાસે મોડ્યુલ 1 અને મોડ્યુલ 2 છે હવે આ બે PV મોડ્યુલો બાહ્ય લોડ સાથે સિરીઝમાં જોડાયેલા છે હવે આને બાયપાસ ડાયોડથી સુરક્ષિત કરી શકાય છે કારણ કે આ સિરીઝમાં PV સેલ્સનાં મોડ્યુલનો વોલ્ટેજ વધારે હશે જે 35 વોલ્ટથી 40 વોલ્ટના ક્રમમાં હશે અને તે સિંગલ ડાયોડના કટ ઇન વોલ્ટેજ કરતા ઘણો વધારે હશે જે તમે અહીં બાહ્યરૂપે મૂકશો અને તે ચોક્કસપણે કામ કરશે તેથી અહીં મેં આ બાયપાસ ડાયોડ દોર્યું છે જે જ્યારે મોડ્યુલ 2 નેગેટીવ થવા નું શરુ કરે અને તે સિંક ની જેમ વર્તવાની કોશિશ કરે ત્યારે આ પરિસ્થિતિઓ હેઠળ મોડ્યુલ 2 ને બાયપાસ કરે છે આ બાયપાસ ડાયોડ મોડ્યુલ 2 ને અસરકારક રીતે સર્કિટની બહાર લેશે આપણને ખબર નથી કે કયા મોડ્યુલ્સ માં શેડિંગ છે તેથી તમે આ પ્રકારનાં પ્રોટેક્શન બાયપાસ ડાયોડ સર્કિટમાં હોય તેવા દરેક મોડ્યુલ માટે મૂક્યા છે તેથી તમારે મોડ્યુલ 1 માટે પણ આની અક્રોસમાં પ્રોટેક્શન ડાયોડ મૂકવું જોઈએ જેમ તમે અહીં જુઓ છો તેમ મોડ્યુલ 1 પણ પ્રોટેક્શન ડાયોડ ધરાવે છે જેથી જે પણ મોડ્યુલમાં શેડીંગ હશે અને તે ઓપરેશનના સિંક ઝોનમાં જવાનો પ્રયાસ કરે ત્યારે બાયપાસ ડાયોડ આવશે અને અસરકારક રીતે મોડ્યુલનાં તે ભાગને સર્કિટમાંથી દૂર કરીને તેમને સુરક્ષિત કરશે જો કે તમારે જાણવું જોઈએ કે મોડ્યુલની અંદર સેલ્સ સિરીઝમાં છે ત્યાં વધુ પ્રોટેક્શન ડાયોડ છે જે આંશિક રીતે પોઝીટીવ વોલ્ટેજ અને તેના અમુક ભાગો નેગેટીવ વોલ્ટેજ ધરાવતા ડાયોડનું કોમ્બિનેશન હોઈ શકે છે જ્યાં સુધી મોડ્યુલની અક્રોસનો એકંદર વોલ્ટેજ પોઝીટીવ છે ત્યાં સુધી ડાયોડ ચિત્રમાં આવશે નહીં તેથી તેમાંના કેટલાક ઇન્ટરનલ ડાયોડ સિંકની જેમ કાર્ય કરે છે જે વ્યય થઈ જશે તેથી આપણે તેમાં મદદ કરી શકતા નથી મોડ્યુલ સ્તરે તમે તેને આ ફેશનમાં સુરક્ષિત કરી શકો છો આ PV સેલ્સ સિરીઝમાં આ મોડ્યુલો અસરકારક રીતે સિમ્બોલિક સ્વરૂપમાં આ રીતે રજૂ કરી શકાય છે આ M1 M2 Mx તેથી વધુ આગળ મોડ્યુલો છે અને દરેક મોડ્યુલોમાં ઘણાં PV સેલ્સ સિરીઝમાં જોડાયેલા છે અને આ બાયપાસ ડાયોડથી સુરક્ષિત છે અને તેઓ ફેશનમાં એવી રીતે જોડાયેલા છે જેથી જ્યારે પણ મોડ્યુલો સિંક બનવાનો પ્રયત્ન કરે ત્યારે તેઓ મોડ્યુલોને સુરક્ષિત કરે છે જો આંશિક શેડિંગ હોય અને મોડ્યુલોમાંથી કોઈપણ વોલ્ટેજ ઉલટું થવાનો પ્રયાસ કરે આ બાયપાસ ડાયોડ સર્કિટમાંથી તે મોડ્યુલોને અસરકારક રીતે દૂર કરશે અને તેમને ગરમ થવાથી સાચવવાનો પ્રયત્ન કરશે અને એકંદર સર્કિટની કાર્યક્ષમતામાં સુધારો કરવાનો પણ પ્રયાસ કરશે